આ વિડિયોમાં આપણે એક ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દા વિશે ચર્ચા કરીશું જે શરુઆતનો ઇનરશ કરંટ લિમિટિંગ છે યાદ કરો કે મેં અગાઉ એક સત્રમાં આનો ઉલ્લેખ કર્યો હતો કે કેપેસિટર ચાલુ કરતી વખતે ચાર્જ શૂન્ય હોય છે કેપેસિટરમાં કોઈ એનર્જી હોતી નથી અને જ્યારે અચાનક ઇનપુટ સોર્સ વોલ્ટેજ ચાલુ કરવામાં આવે છે ત્યારે સમગ્ર કેપેસિટર ઉપર વોલ્ટેજ એપ્લાય થાય છે અને વોલ્ટેજમાં અચાનક ફેરફાર થવાથી કેપેસિટર શોર્ટ સર્કિટ જેવુ દેખાશે અને ખૂબ જ વધારે પ્રમાણમાં કરંટ વહેશે જો કોઈ કારણસર ચાલુ થવાના સમયે ઇનપુટ સોર્સ વોલ્ટેજ શૂન્ય ઉપર હોય તો ઇનરશ કરંટ કોઈપણ રીતે ઓટોમેટિકલી લિમિટ થઇ જાય છે જાકે રેક્ટિફાયર સર્કિટની ચાલુ કે સ્વિચ ઓન કરવાથી કેપેસિટર ફિલ્ટર ઇનપુટ સોર્સ સાથે સિન્ક્રોનાઇઝ નહીં થાય આવા કિસ્સામાં જ્યારે ઇનપુટ સોર્સ તેની પીક Vm ઉપર હોય ત્યારે સૌથી ખરાબ સ્થિતિ હશે તેથી જ્યારે ઇનપુટ સોર્સ તેની પીક Vm ઉપર હોય છે ત્યારે જો તમે સર્કિટ ચાલુ કરો છો તો કેપેસિટર વોલ્ટેજ શૂન્ય હોય છે જેથી ડાયોડ અને કેપેસિટર દ્વારા સોર્સના શોર્ટ સર્કિટ પાથ ઉપર Vm વેલ્યુના ખુબજ વધારે પ્રમાણમાં વોલ્ટેજ જોવા મળે છે આના કારણે ખૂબ જ વધારે પ્રમાણમાં સર્જ કરન્ટ આવશે જે ડાયોડ્સને ખરાબ બ્લો ઓફ કરી શકે છે તેથી તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે આપણે કેટલીક સુરક્ષા મિકેનિઝમ આપીએ છીએ જે આ શરુઆતના સર્જ કરન્ટને લિમિટ કરશે તેથી તે આ ચોક્કસ વિડિઓ કેપ્સ્યુલનો ઉદ્દેશ છે અને આપણે જોઈશું કે આપણે આ સર્જ કરન્ટની કાળજી કેવી રીતે લેવાનો પ્રયાસ કરીએ છીએ અહીં આ રેક્ટિફાયર સર્કિટને ધ્યાનમાં લો અને અહીં આપણે 230 વોલ્ટ એસી સોર્સને જોડીએ છીએ જે ક્ષણે તમે આ પાથમાં આ ઇમ્પેડન્સને જોડો છો તે ક્ષણે પેરાસિટિક્સ દ્વારા કેપેસિટર્સના ટ્રેક ઇંડક્ટન્સ અને ESR ઇએસઆર અને આવા નોન આઇડિયલિટીઝ દ્વારા લિમિટ કરવામાં આવે છે તેથી તે સમયે ઇનરશ સર્જ કરન્ટ અને કેપેસિટેન્સ વોલ્ટેજ શૂન્ય હોય છે તે ખૂબ જ વધારે હોઇ શકે છે જે આ ડાયોડ્સને ઉડાવી ખરાબ કરી શકે છે તેથી ચાલો આપણે જોઈએ કે શરુઆતના સમયે આ ઇનરશ સર્જ કરન્ટને લિમિટ કરવા માટે આપણે શું કરી શકીએ છીએ એક સરળ ઉપાય એ છે કે અહીં સીરીજમાં ઇમ્પેડન્સ મૂકવો તેથી આપણે જે પ્રયાસ કરી શકીએ તે સોર્સ માટે છે આપણે રઝિસ્ટન્સ Rs સિરીઝ રઝિસ્ટન્સને જોડીશું અને તેને આ રીતે જોડીશું તેથી આ રીતે આ Rs શરુઆતના ઇનરશ કરંટને લિમિટ કરી શકે છે અને Rs ની વેલ્યુ એવી રીતે પસંદ કરી શકાય છે કે તે ડાયોડના રેટિંગની અંદર હોય શરુઆતના સમયે અહીં વોલ્ટેજ શૂન્ય છે આ નોડ ઉપર મેક્સિમમ શક્ય વોલ્ટેજ 325 હશે જે 230√2 છે તેથી Rs ઉપર 325 આવશે તેથી આ ડાયોડ્સના રેટિંગના આધારે તમે Rs ની વેલ્યુ યોગ્ય રીતે પસંદ કરી શકો છો જો કે આ એ અર્થમાં બહુ સારો ઉપાય નથી કારણ કે Rs પણ પાવર ડિસીપેટ કરશે દરેક સમયે ફુલ લોડ કરન્ટ Rs માંથી પસાર થાય છે અને Rs ની વેલ્યુ ગમે તેટલી હોય આ રઝિસ્ટરમાં Irms2Rs પાવર ડિસીપેટ થશે તેથી સર્કિટની એફિશન્સીમાં ઘટાડો થશે તેથી આ સમસ્યાને દૂર કરવા માટેનો એક સરળ ઉપાય એ હશે કે શરૂઆતમાં Rs સર્કિટમાં હોઈ શકે છે અને એકવાર કેપેસિટર ચાર્જ થઈ જાય પછી Rs સર્કિટમાંથી દૂર કરી શકાય છે તે એક સરસ ઉપાય હશે તેથી તેના માટે લોકો શું કરે છે કે આ Rs ને થર્મિસ્ટર દ્વારા બદલે છે થર્મિસ્ટર એ ખૂબ જ વિશિષ્ટ ડિવાઈસ છે તેથી આ થર્મિસ્ટર છે થર્મિસ્ટરને બજારમાં વિવિધ નામોથી બોલાવવામાં આવે છે તે એક કોમ્પોનન્ટ છે બે ટર્મિનલ વાળો કોમ્પોનન્ટ ઉપલબ્ધ છે તેને નેગેટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ ડિવાઈસ જેને NTC પણ કહેવામાં આવે છે એટલે કે સામાન્ય રઝિસ્ટર માટે જેમ જેમ ટેમ્પરેચર વધે છે તેમ રઝિસ્ટન્સની વેલ્યુ વધે છે થર્મિસ્ટરના કિસ્સામાં જેમ જેમ ટેમ્પરેચર વધે છે તેમ રઝિસ્ટન્સની વેલ્યુ ઘટે છે તો આ પ્રકારની સર્કિટમાં તે કેવી રીતે મદદ કરે છે ચાલો આપણે કહીએ કે શરુઆતના સમયે થર્મિસ્ટર રઝિસ્ટન્સનું કોલ્ડ વેલ્યુ 10Ω હોય છે શરૂઆતમાં 10Ω શરુઆતના સર્જ કરંટને લિમિટ કરશે અને કેપેસિટર ચાર્જ થઈ જશે અને સ્ટેડી સ્ટેટ અવસ્થામાં પહોંચશે જેમ જેમ કેપેસિટર સ્ટેડી સ્ટેટ અવસ્થામાં પહોંચે છે તેમ તેમ ફુલ લોડ કરંટ થર્મિસ્ટરમાંથી પસાર થાય છે અને તે હીટનું વિસર્જન કરે છે અને તે હોટ ગરમ થઈ જાય છે અને એકવાર તે હોટ થવાનું શરૂ થાય છે તો થર્મિસ્ટરના રઝિસ્ટન્સની વેલ્યુ ઘટશે અને તે કદાચ કંઈક 0 5Ω હોઈ શકે છે હોટ થર્મિસ્ટરના રઝિસ્ટન્સનું વેલ્યુ 0 5Ω હોઈ શકે છે હવે આ નોંધપાત્ર ઘટાડો છે હવે આ પ્રકારની સર્કિટમાં આ એક ખૂબ જ આદર્શ કોમ્પોનન્ટ છે જ્યાં શરૂઆત દરમિયાન કોલ્ડ વેલ્યુ જે ખૂબ વધારે હોય છે તે કરંટને લિમિટ કરે છે અને સર્કિટની સામાન્ય સ્થિર કામગીરી દરમિયાન થર્મિસ્ટર જે હોટ થઈ ગયું હોય તે લગભગ 0 5Ω નો ઇમ્પેડન્સ ઇમ્પૉઝ કરે છે તેથી આ એક ખૂબ જ સારો કોમ્પોનન્ટ ઉપલબ્ધ છે તેને સર્જ લિમિટર પણ કહેવામાં આવે છે ઘણા ઉત્પાદકો તેને જુદા જુદા નામોથી બોલાવે છે જેવા કે સર્જ લિમિટર થર્મિસ્ટર એનટીસી નેગેટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ ડિવાઈસ કહેવાય છે આના જેવા કંઈક આવા નામ છે હવે આપણે ફક્ત તેની સાથે જ જીવી શકીએ છીએ પરંતુ સમસ્યા એ છે કે તેની પાસે લો ટાઇમ કોન્સ્ટન્ટ રહે છે થર્મિસ્ટરના કદના આધારે કોલ્ડ વેલ્યુથી હોટ વેલ્યુમાં ફેરફાર સેકંડ અથવા હન્ડ્રેડ મિલી સેકન્ડ લાગી શકે છે તમે થર્મિસ્ટર્સની રેન્જ નીચેની તરફ 1 થી 2 amp જે 50 amps સુધી અથવા ઉપરની તરફ 60 amps સુધી મેળવી શકો છો હવે એવી પરિસ્થિતિની કલ્પના કરો કે જ્યાં બ્રિજ કામ કરી રહ્યો છે સ્ટેડી સ્ટેટ સ્થિતિમાં પહોંચે છે થર્મિસ્ટર હોટ છે અને હવે પાવર અચાનક જાય છે જે ક્ષણે પાવર અચાનક જાય છે તે ક્ષણે થર્મિસ્ટર તરત જ તેનું કોલ્ડ વેલ્યુ પાછું મેળવી શકશે નહીં તેને થોડો સમય લાગશે અને તે પહેલાં આપણે કહીએ કે પાવર ફરી પાછો આવી જાય છે તો આવા કિસ્સામાં થર્મિસ્ટરનું રક્ષણ થશે નહીં કારણ કે થર્મિસ્ટરે હજુ સુધી તેની જૂની વેલ્યુ પાછી મેળવી નથી અને તમારી પાસે શરુઆતનો સર્જ કરંટ ખુબજ વધારે હશે તે સમયે ડાયોડ લોડ કરી શકે છે તેથી આ થર્મિસ્ટરનો એક ગેરલાભ છે જેની સાથે તમારે જીવવું પડશે અથવા અન્ય ઉપાય શોધવો પડશે બીજો ઉપાય એ છે કે આપણે રિલેનો ઉપયોગ કરી શકીએ છીએ આ કિસ્સામાં ઇનપુટ સોર્સ આ રીતે જોડાયેલો છે તે દર્શાવ્યા મુજબ આપણે રઝિસ્ટન્સ પહેલાંની જેમ રજૂ કરીશું હવે આપણે જે કરીશું તે આમાં રિલે સ્વીચને કનેક્ટ કરવાની છે હવે આ રિલેને એનર્જાઇઝ કરવી પડશે તેથી રિલેનું એનર્જાઇઝેશન કોઇલ દ્વારા થશે તેથી જ્યારે કોઈલમાં થોડો કરંટ વહે છે ત્યારે રિલે એનર્જાઇઝ થાય છે અને તે તેને ચાલુ કરશે અને રઝિસ્ટન્સને બાયપાસ કરશે અહીં ઓપરેશન ખૂબ જ સરળ છે તેથી તમારી પાસે બ્રિજ રેક્ટિફાયર કેપેસિટર ફિલ્ટર સાથે રઝિસ્ટન્સ દ્વારા સોર્સ જોડાયેલ છે જ્યાં સુધી રિલે બંધ છે કારણ કે જ્યાં સુધી સોર્સમાંથી કરંટ રઝિસ્ટન્સમાં થઈ અને પાછો નહીં આવે ત્યાં સુધી આપણે આ કોઇલને એનર્જાઇઝ કરી શકતા નથી કેપેસિટર વોલ્ટેજ બિલ્ટ અપ થાય તે ક્ષણે ચાલો કહીએ કે 2 સાઇકલ પછી આપણે આ સ્વીચ બંધ કરવા માંગીએ છીએ તે સમયે આ રિલેને એનર્જી આપો જેથી આ સ્વીચ બંધ થઈ જશે અને હવે રઝિસ્ટન્સ બાયપાસ થઈ ગયો છે તે રિલેમાંથી કરંટ પસાર થશે અને સામાન્ય કામગીરી શરૂ થશે હવે મુદ્દો એ છે કે આપણે આને કેવી રીતે એનર્જાઇઝ કરી શકીએ આપણે કદાચ આ કેપેસીટન્સમાંથી લઈ શકીએ છીએ આપણે આ કેપેસીટન્સમાંથી DC ને ટેપ કરીએ છીએ અને પછી યોગ્ય રીતે આપણે આ રીલેને સ્વિચ કરવાની જરૂર છે તો આપણે તે કેવી રીતે કરી શકીએ ચાલો હું ફક્ત એક ટીપીકલ સેમ્પલ સર્કિટ આપું છું હવે ચાલો કહીએ કે મેં આના જેવો રઝિસ્ટન્સ ડિવાઈડર અને કેપેસીટન્સ મૂક્યો છે તેથી મને આને રિલે સર્કિટ માટેનું સામાન્ય બિંદુ તરીકે ધ્યાનમાં લેવા દો તો આ તમારા એટેન્યુએટર જેવું છે તો ચાલો કહીએ કે મેં અહીં રઝિસ્ટર મૂક્યો છે જો તમે આ સર્કિટ પર નજર નાખો તો આ સર્કિટ ખરેખર પૂર્ણ નથી પરંતુ ખ્યાલ એવો છે કે આપણે આઉટપુટ કેપેસિટરમાંથી જ પાવર ખેંચીએ છીએ જેમ કે કેપેસિટર વોલ્ટેજ બિલ્ડ અપ કરે છે તેથી તે લોડની જેમ કાર્ય કરે છે અને પછી આ કેપેસિટરને DC વડે ચાર્જ કરે છે અને તે કોઇલમાં કરંટ પમ્પ કરશે જેથી કોઇલ એનર્જાઇઝ થાય છે પરંતુ ત્યાં પછી આ સ્વીચને ચાલુ કરવા માટે જરૂરી એનર્જાઇઝ કરંટ આ રઝિસ્ટર અને આ રઝિસ્ટર દ્વારા નક્કી કરવામાં આવે છે તમે આ રિલેને સ્વિચ મોડ પ્રકારના કન્ફિગરેશનની જેમ કામ કરવા માટે પણ બનાવી શકો છો હું હજુ તેને વધારે સારી સર્કિટથી પણ બતાવી શકું છું તેને સ્વીચની જેમ ચલાવવા માટે હું આ ભાગને ભૂંસી નાખીશ હું અહીં એક ભાગ પણ ભૂંસી નાખીશ અને હવે એક npn એનપીએન ટ્રાન્ઝિસ્ટર મૂકીશ અને મારે આ ટ્રાન્ઝિસ્ટર ચલાવવાની જરૂર છે અને હવે પછી આપણે ત્યાં ઝેનર લઈશું અને તેને આપણે તેમાં જોડીશું હવે આપણને ફ્રીવ્હીલ માટે અહીં ડાયોડની જરૂર છે આપણો કેસ થોડો જટિલ છે એટલો પણ જટિલ નથી હું આ એક્સપ્લેઇન કરીશ હવે સર્કિટના આ ભાગને ધ્યાનમાં લો જે અહીં લાલ રંગમાં દર્શાવેલ છે જે ટ્રાંઝિસ્ટર માટે બેઝ ડ્રાઈવ છે હવે શરૂઆતથી શરૂ કરો સપ્લાય ચાલુ છે કેપેસિટરના વોલ્ટેજ 0 છે આ સ્વીચ બંધ છે કરંટ આ રઝિસ્ટરમાંથી વહે છે અને કેપેસિટરને ચાર્જ કરે છે હવે જેમ કેપેસિટર ચાર્જ થઈ રહ્યું છે તેમ આ પોટેંશિયલ વધી રહ્યું છે જેમ જેમ આ પોટેન્શિયલ વધશે તેમ તેમ તે એવા પોઈન્ટ ઉપર પહોંચશે જ્યારે આ પોટેંશિયલ આ ઝેનર ડ્રોપ પ્લસ Vbe 0 7 કરતાં વધારે હશે એકવાર આ Vz 0 7 થી આગળ વધી જાય પછી આ કટ થઈ જશે અને બેઝ ડ્રાઈવ આ ટ્રાંઝિસ્ટરમાંથી પસાર થશે એકવાર બેઝ ડ્રાઇવ આ ટ્રાન્ઝિસ્ટરમાંથી પસાર થાય તે પછી આ દિશામાં રિલેની કોઇલમાંથી કરંટ પસાર થશે તેથી રિલે ચાલુ થશે જેનો અર્થ એ છે કે આ ચાલુ થશે અને કરંટ હવે રઝિસ્ટરમાં થઈને રિલેમાંથી પસાર થશે હવે ચાલો આપણે કહીએ કે પાવર બંધ કરીએ તો કેપેસિટર લોડ દ્વારા ખૂબ જ ઝડપથી ડિસ્ચાર્જ થાય છે કારણ કે આ હાઇ કરંટ છે આ ખૂબ જ ઓછો કરંટ છે કદાચ રિલેને પાવર આપવા માટે કુલ લોડ કરંટના 1 અથવા 2 ટકા છે અને આ પોટેંશિયલ ધટતું રહેશે એકવાર આ પોટેન્શિયલ ઓછું થઈ જાય પછી આ પોટેન્શિયલ Vz 0 7 ની નીચે જાય ત્યારે આ ટ્રાંઝિસ્ટર ઑફ સ્ટેટમાં જશે એકવાર આ ટ્રાન્ઝિસ્ટર ઓફ થઈ જાય પછી જો ત્યાં કોઈ ઇન્ડક્ટિવ કરંટ હોય તો પણ તે આ ફેશનમાં ફ્રીવ્હીલ કરશે તમે ફક્ત ડાયોડ મૂકી શકો છો તે પૂરતું છે કારણ કે રિલે કોઇલ્સનો રઝિસ્ટન્સ ખૂબ વધારે 10 થી 12 Ω જેટલો હોય છે તેથી તે ડિસીપેટ થઈ જશે અને જ્યારે પાવર આવે છે ત્યારે તરત જ રઝિસ્ટર એક્શનમાં આવી જાય છે અને થોડા સમય પછી રિલે ફરી એકવાર એક્શનમાં આવી જશે તેથી આ રીતે રિલે વધારાના કરંટને લિમિટ કરવામાં મદદ કરી શકે છે સર્જને લિમિટ કરવાની બીજી પદ્ધતિ MOSFET નો ઉપયોગ કરીને છે આ રેગ્યુલર રેક્ટિફાયર કેપેસિટર ફિલ્ટર સર્કિટ છે જે મેં વાયરનો આ ભાગ દૂર કરીને આ પોઈન્ટ ઉપર ઓપન કરેલું છે તેથી વાસ્તવમાં આ બંને અહીં એક સાથે જોડાયેલા છે હવે હું અહીં એક ઇમ્પેડન્સને ઇન્ટ્રોડ્યુસ કરવા માંગુ છું તેથી અહીં ઇમ્પેડન્સ MOSFET ના સ્વરૂપમાં છે ચાલો હું અહીં આવી રીતે MOSFET સર્કિટ દોરું છું અને આપણી પાસે અહીં રઝિસ્ટન્સ ડિવિઝન છે અને આના જેવું કેપેસીટન્સ છે હમણાં માટે ચાલો આપણે કહીએ કે તે આ પોઈન્ટ સાથે જોડાઈ રહ્યું છે આપણી પાસે અહીં સોર્સ જોડાયેલ છે ચાલો આપણે કહીએ કે સોર્સ ચાલુ છે કેપેસિટર વોલ્ટેજ 0 છે તે સોર્સમાંથી પસાર થશે અને આ MOSFET માટે ગેટ ડ્રાઇવ વધશે જે કેપેસિટેન્સને ચાર્જ કરશે તેથી MOSFET ના ગેટ વોલ્ટેજ એક થ્રેશોલ્ડને પાર કરે છે જેથી MOSFET લિનિયર રીજીયનમાં પ્રવેશવાનું શરૂ કરે છે તેથી આ રઝિસ્ટન્સ ઓછો થવા લાગે છે તેથી આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે તે લિનિયર રીજીયનમાં હોય છે ત્યારે કેપેસિટર પણ ચાર્જ થાય છે જેનાથી સર્જ કરંટ લિમિટ થાય છે અને પછી જો આ પોટેંશિયલ ડિવિજન એવું હોય કે આખરે તે સ્ટેડી સ્ટેટમાં 15 વોલ્ટ સુધી આવી જાય તો તે 12 વોલ્ટ અથવા 15 વોલ્ટ સુધી ચાર્જ થશે આ સંપુર્ણ રીતે ચાલુ રહેશે જે કિસ્સામાં તે રેગ્યુલર કેપેસિટર ફિલ્ટર સર્કિટ હશે જ્યારે સોર્સ બંધ થાય છે ત્યારે કેપેસિટર એક મોટું કેપેસિટર છે અને આ ખૂબ નાનું કેપેસિટર છે તેથી ત્યાં કેટલાક પ્રમાણમાં ચાર્જ હોઈ શકે છે જે અહીં ડમ્પ કરવામાં આવશે અને તે ઓફ થશે નહીં કારણ કે અહીં બોડી ડાયોડ રહેલો છે દરેક MOSFET માં બોડી ડાયોડ હોય છે જેનો અર્થ એ છે કે જ્યારે આ સ્વિચ ઓફ થાય છે ત્યારે આ કેપેસિટરમાં આની જેમ થોડો ચાર્જ ફ્લો હોઈ શકે છે અને અહીં પાછો આવી શકે છે જેનો અર્થ છે કે આ ચાર્જ થશે અને આ બંધ થશે નહીં તેથી આપણે આઉટપુટ કેપેસિટર અને ગેટ ડ્રાઇવ કેપેસિટરને અલગ કરવા માંગીએ છીએ જેથી સ્વતંત્ર રીતે ડિઝાઇન મુજબ તેનો ટાઈમ કોન્સટન્ટ રાખી શકાય છે તેથી આપણે અહીં કનેક્શન કરીશું નહીં આપણે તે કનેક્શન દૂર કરીશું અને આપણે આ રીતે ઇનપુટ સાથે સીધું કનેક્શન કરીશું આ રીતે કેપેસિટર અને આ ડીકપલ્ડ કરવામાં આવે છે હવે જુઓ કે ઓપરેશન બરાબર પહેલાંની જેવું જ છે ફક્ત વસ્તુ એ છે કે આ અને આને ડીકપલ્ડ કરવામાં આવે છે હવે ચાલો આપણે ઓપરેશન જોઈએ જ્યારે તમે સોર્સ ચાલુ કરો છો ત્યારે આ રીતે ચાર્જ આ કેપેસીટન્સ ઉપર અને ફરી પરત આવે છે હકીકતમાં આ બે લીલા ડાયોડ અને નીચેના ડાયોડ ફુલ બ્રિજ બનાવે છે આ બે સિગ્નલ ડાયોડ હશે જે માત્ર ગેટ ડ્રાઇવ કરંટનો જ પાવર વહન કરશે નહીં તેથી જેમ જેમ આ ચાર્જ થઈ રહ્યું છે તેમ તેમ આને ચાલુ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે આ લિનિયર રીજીયનમાંથી પસાર થાય છે અને આના દ્વારા કરંટને લિમિટ કરવાનો પ્રયાસ કરે છે અને પછી તે સ્ટેડી સ્ટેટમાં પહોંચ્યા પછી તે 15 વોલ્ટ ઉપર હશે અને આ સંપુર્ણ રીતે ચાલુ થશે હવે જ્યારે આ ઓફ થઈ જાય છે અને સોર્સ ઓફ થઈ જાય છે ત્યારે કેપેસિટરને ડિસ્ચાર્જ કરી શકશે નહીં કારણ કે આમાં આ ડાયોડ્સ રહેલો હોય છે એટલે કે આ તે લોડ દ્વારા ચાર્જ થશે અને તે માન્ય છે અને તે ઇચ્છનીય છે પરંતુ આ કેપેસિટર પાછું આવવું જોઈએ નહીં અને આને ચાર્જ કરવું જોઈએ નહીં અને તે આ બે અને આ બે ડિકપલ્ડ ફુલ બ્રિજને કારણે અટકાવવામાં આવે છે તેથી આ રીતે આ MOSFET ડાયનેમિકલી બદલાતા લિનિયર રઝિસ્ટરની જેમ વર્તે છે અને સર્જને લિમિટ કરી શકે છે આ પ્રકારની સર્કિટમાં આપી શકાય તેવું સતત પ્રોટેક્શનનું વધુ એક લેવલ છે ઉદાહરણ તરીકે હું આ ભાગને ભૂંસી નાખું છું ધ્યાનથી જુઓ હવે હું જુદા જ રંગનો ઉપયોગ કરીશ ના હું વાદળી રંગનો જ ઉપયોગ કરીશ હવે ચાલો આપણે કહીએ કે મારી પાસે આના જેવો રઝિસ્ટન્સ છે અને મારી પાસે ટ્રાન્ઝિસ્ટર છે અને ટ્રાન્ઝિસ્ટર આ રીતે જોડાયેલ છે અને તે જટિલ લાગે છે પરંતુ એવું નથી હવે તમે જોઈ શકો છો કે શું થાય છે સામાન્ય ઓપરેશન એ છે કે મને આ લિન્ક દૂર કરવા દો સંદર્ભ સમય 2535 સામાન્ય ઓપરેશન પહેલા ચર્ચા મુજબ છે હવે આ વધારાની વસ્તુ મૂકવામાં આવી છે સામાન્ય પ્રક્રિયા આના જેવી હશે કે આવી રીતે કરંટ MOSFET મારફતે પસાર થાય છે અને પછી R દ્વારા પાછો આવે છે સંદર્ભ સમય 2554 હવે જ્યારે આમાંથી કરંટ ચોક્કસ વેલ્યુથી આગળ વધે છે ત્યારે આ રઝિસ્ટન્સમાં ઘટાડો થશે હવે આ રઝિસ્ટન્સ સીધો જ આ npn ટ્રાન્ઝિસ્ટરના બેઝ એમિટર જંકશન ઉપર આવે છે એકવાર આ ડ્રોપ આ રઝિસ્ટન્સને એવી રીતે પસંદ કરી શકાય છે કે એકવાર આ ડ્રોપ 0 6 ને વટાવી જાય તો તે કાપવાનો પ્રયાસ કરે છે તેથી એકવાર આ ઇમ્પિડન્સ ડ્રોપ્સમાં કાપવાનો પ્રયાસ કરે છે જેનો અર્થ છે કે આ કેપેસિટર આના દ્વારા ડિસ્ચાર્જ થશે અને આ વોલ્ટેજ નીચે આવશે એકવાર આ વોલ્ટેજ નીચે આવે ત્યારે MOSFET સેચ્યુરેશનમાંથી બહાર આવે છે તે લિનિયર રીજીયનમાં જાય છે અને અહીં કરંટના પ્રવાહને લિમિટ કરવાનો પ્રયાસ કરે છે તેથી આ એક પ્રકારની કન્ટીન્યુઅસ સેલ્ફ પ્રોટેક્શન સર્કિટ છે જે ખૂબ જ રસપ્રદ છે આ ક્યારેય ખરાબ નહીં થાય અને આને BJT નો ઉપયોગ કરીને સેલ્ફ પ્રોટેક્શન સર્કિટ કહેવામાં આવે છે તેથી આ એક ખૂબ જ વધારે સર્જ કરંટ લિમિટિંગ સર્કિટ છે જેનો ઉપયોગ રેક્ટિફાયર ફુલ બ્રિજની સાથે કરી શકાય છે તેથી આની સાથે હું રેક્ટિફાયર અને C ફિલ્ટરનો આ વિષય બંધ કરીશ મને ઓવરવ્યું સ્લાઇડ ઉપર પાછા જવા દો તમે જોઈ શકો છો કે આપણે સિસ્ટમના ઓવરવ્યુંમાં આવા વર્ણનથી શરૂઆત કરી હતી આપણે સમગ્ર DC DC કન્વર્ટર સિસ્ટમના બર્ડ્સ આઈ વ્યુ ઉપર ચર્ચા કરી હતી અત્યાર સુધી આપણે રેક્ટિફાયર અને ફિલ્ટર વિશે ચર્ચા કરી છે હવે આપણે જાણીશું કે 230 વોલ્ટ અથવા AC ઇનપુટ સોર્સમાંથી આ પોઈન્ટ ઉપર DC કેવી રીતે મેળવવું તેથી હવે પછીની અમારી બધી ચર્ચાઓ એકલા DC DC કન્વર્ટર ઉપર કેન્દ્રિત થશે અને આપણે ધારીએ છીએ કે આ સમયે અમારી પાસે બેટરીમાંથી અથવા રેક્ટિફાયર ફિલ્ટર કોમ્બિનેશનમાંથી મેળવેલ વિશ્વસનીય DC છે મેં તમારા માટે ગૂગલ ડ્રાઇવ ઉપર તમારા માટે કેટલાક પ્રેક્ટિકલ એક્સરસાઇઝના કાર્યો પણ મૂક્યા છે જે તમે ડાઉનલોડ કરી શકો છો યાદ કરો કે આપણે gEDA યોજનામાં રેક્ટિફાયર ફિલ્ટરનું ઉદાહરણ બનાવ્યું છે મેં તેનો સ્કીમેટિક પણ મુક્યો છે આ ફોલ્ડરમાં મેં અન્ય બે સ્કીમેટિક્સ પણ મૂક્યા છે ચાલો મને તે તમને બતાવવા દો બીજી એક યોજના આ પ્રકારની છે તમે જોઈ શકો છો કે અહીં મેં બે નોન આઇડિયલિટીઝનો સમાવેશ કર્યો છે એક AC સાઈડના સોર્સથી બ્રિજના સેન્ટર સુધીનો ટ્રેક ઇન્ડક્ટન્સ છે બીજો ભાગ રેક્ટિફાયરથી C ફિલ્ટર સુધીનો ટ્રેક ઇન્ડક્ટન્સ છે તેથી આપણે આનો સમાવેશ કરીએ છીએ અને હવે આપણે સિમુલેટ કરીએ છીએ અને જોઈ શકીએ છીએ કે વિવિધ વેવફોર્મ્સ ઉપર શું અસર થાય છે તમે જોઈ શકો કે જો આપણે આ ઇન્ડક્ટન્સ વેલ્યુને સતત વધારતા રહીશું તો તે રેક્ટિફાયર LC ફિલ્ટર સર્કિટ બની જશે આ એક રસપ્રદ બાબત છે જેનો તમારે પ્રયાસ કરવો જોઈએ બીજી એક્સરસાઇઝ જેનો મેં સમાવેશ કર્યો છે તે આ છે મેં અહીં બે રઝિસ્ટર મૂક્યા છે અને આની લાક્ષણિકતાઓ ડિસ્ટોર્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યો છું અને આની લાક્ષણિકતા છે જેથી તમામ ડાયોડમાં સમાન આદર્શ લાક્ષણિકતા ન હોય આ એક વ્યવહારુ દૃશ્ય છે ફક્ત આ માટેના કરંટો અને વોલ્ટેજનું અવલોકન કરો અને આ મૂલ્યો સાથે રમવા સિવાય આ મૂલ્યો સાથે રમો અને આ તમને ઓસિલોસ્કોપ ઉપર રીઅલ સર્કિટમાં શું અપેક્ષા રાખવી તેના માટેની અનુભૂતિ આપશે